આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે અને આ વર્ગ 6 છે તેથી ચાલો આપણે અગાઉના વર્ગોમાં શું કર્યું છે તે ઝડપથી યાદ કરીએ બરાબર આપણે અત્યાર સુધી જે જોયું છે તે એ છે કે તમે સેન્સર ડિઝાઇન કરવા માટેની પ્રક્રિયાનો પ્રવાહ કેવી રીતે ઝડપથી જાણી શકો છો ખરું શું તે ASUA12 વેલની અંદર એક ઇન્ટરડિજિટેટેડ ઇલેક્ટ્રોડ છે કે પછી તે ગેસ સેન્સર છે બરાબર તેથી વિચાર એ હતો કે તમારે એ જાણવાની જરૂર છે કે આખરે MOSFET બનાવવાની પ્રક્રિયા શું છે સાચી તેથી અત્યાર સુધી આપણે જે જોયું છે તે એ છે કે જો તમે સિલિકોન વેફર લો તો પ્રથમ પગલું જે આપણે કરી રહ્યા હતા તે ઓક્સિડેશન હતું તેથી અને આપણે MOSFET ડિઝાઇન માટે વિવિધ તબક્કે ઓક્સિડેશનનો ઉપયોગ અથવા ઓક્સાઇડ નો ઉપયોગ જોયો છે ઉદાહરણ તરીકે તે ભરેલા ઓક્સાઇડનો ઉપયોગ કરે છે અને ગેટ ઓક્સાઇડ નો ઉપયોગ થાય છે તેથી સિલિકોન ડાયોક્સાઇડ ઉગાડવાની તકનીકો શું છે આપણે જોયું છે કે જે આપણે જોયું છે તે LPCVD છે આપણે જોયું છે PECVD LPCVD એ લો પ્રેશર કેમિકલ વરાળ ડિપોઝિશન સિવાય બીજું કંઈ નથી PECVD પ્લાઝ્મા એન્હાન્સડ કેમિકલ વેપોર ડિપોઝિશન સિવાય બીજું કશું નથી તો ચાલો આજે આપણે જોઈએ કે ફિઝિકલ વેપોર ડીપોઝીશન શું છે અને કેમિકલ વેપોર ડીપોઝીશન શું છે આપણે ઊંડાણમાં જઈ રહ્યા નથી પરંતુ આપણે જાણવું જોઈએ કે આ પ્રક્રિયાઓ છે જે ધાતુને વધવા માટે વપરાય છે સેમિકન્ડક્ટરને વધવા માટે અથવા મેટલ ડિપોઝિટ સેમિકન્ડક્ટર ડિપોઝિટ ઇન્સ્યુલેટર ને જમા કરવા માટે અને આપણે સમજવું પડશે કે જ્યારે આપણે MOSFET બનાવતા હોઈએ ત્યારે તકનીકનો આપણે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ કારણ કે અત્યારે આપણે જે સમજીએ છીએ તે પ્રક્રિયા પ્રવાહ છે પ્રક્રિયા પ્રવાહ એક રેસીપી છે તેથી તમે કયા પ્રકારની રેસીપી ફાઉન્ડ્રી ની ભલામણ કરશો તેથી કે તેઓ તેને અનુસરી શકે અને તેઓ તમને તમારી પસંદગી અનુસાર ઉપકરણ આપી શકે તમારી લાક્ષણિકતાઓ તમારી ધાતુઓ બરાબર જો તમે કેટલીક જુદી જુદી ધાતુઓ બદલીને અથવા MOSFET માં કેટલીક જુદી જુદી સામગ્રી વેચીને સંશોધન કરવા માંગતા હો તો તમારે તમારી પોતાની રેસીપી જણાવવી પડશે અને તે રેસીપી ફાઉન્ડ્રીમાં હાલની વાનગીઓ કરતાં અત્યંત અલગ ન હોવી જોઈએ તેથી આને કેવી રીતે સમજવું આપણે કયા પ્રકારની વાનગીઓનો ઉપયોગ કરી શકીએ અને તેના માટે આપણે સાધનોને સમજવાની જરૂર છે તેથી અત્યારે આપણે જે સમજીએ છીએ તે એ છે કે આપણે સિલિકોન ડાયોક્સાઇડ કેવી રીતે ઉગાડી શકીએ હવે આપણે જોઈએ કે આપણે ધાતુ કેવી રીતે જમા કરી શકીએ અથવા સેમિકન્ડક્ટર કેવી રીતે જમા કરી શકીએ અથવા આપણે કેવી રીતે ઇન્સ્યુલેટર જમા કરી શકીએ બરાબર તેથી જો તમને યાદ હોય કે આપણે જે જોયું છે તે ઇન્ટરડિજેટેડ ઇલેક્ટ્રોડ્સ છે અને તેમાં આપણે ઓક્સાઇડ ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સબસ્ટ્રેટ નો ઉપયોગ કર્યો છે જેના પર આપણી પાસે એક ધાતુ છે જે ફોટોલિથોગ્રાફીનો ઉપયોગ કરીને ઇન્ટરડિજેટેડ ઇલેક્ટ્રોડ્સ બનાવવા માટે પેટર્નવાળી હતી બરાબર તો આજે આ ધાતુ કેવી રીતે જમા થાય છે આપણે જાણીશું કે અન્ય સેમિકન્ડક્ટર્સ કેવી રીતે જમા થાય છે તેથી આજનો વર્ગ ખૂબ જ મહત્વપૂર્ણ સાધનો અથવા તકનીકને સમજવા પર છે જેને ફિઝિકલ વેપોર ડીપોઝીશન કહેવામાં આવે છે અને બીજી તકનીક જે PVD જેટલી મહત્વની છે તેને કેમિકલ વેપોર ડીપોઝીશન કહેવાય છે આપણે ઈન્ટિગ્રેટેડ સર્કિટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ હવે જો તમે અહીં ફિઝિકલ નામ જુઓ છો તો તમને કેમિકલ નામ દેખાય છે તેનો અર્થ એ છે કે તમે ધાતુથી વેપોર સેમિકન્ડક્ટરથી વેપોર અથવા ઇન્સ્યુલેટરથી વેપોર સુધી સામગ્રીને બાષ્પીભવન કરવાની ફિઝિકલ રીતનો ઉપયોગ કરી રહ્યા છો પરંતુ કેટલાક ફિઝિકલ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છો અહીં તમે તમારી રુચિની સામગ્રીની અલગ વરાળ બનાવવા માટે રાસાયણિક પ્રતિક્રિયાઓનો ઉપયોગ કરી રહ્યા છો ખરું તેથી ચાલો આપણે એક પછી એક ફિઝિકલ વેપોર ડીપોઝીશન શું છે તે જોઈએ અને પછી આપણે કેમિકલ વેપોર ડીપોઝીશન શું છે તે તરફ આગળ વધીએ ઠીક છે તેથી જો તમે પહેલી સ્લાઇડ જુઓ તો આ તે છે જે આપણે અત્યાર સુધી શીખ્યા છે કે જો હું ઇન્ટરડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ લેવા માંગુ છું બરાબર SU8 ની અંદર કયા પગલા છે પછી આપણે એ પણ જોયું છે કે આપણે ગેસ સેન્સર કેવી રીતે બનાવી શકીએ છીએ ખરું વિચાર એ હતો કે તમે પ્રક્રિયાઓને સમજો છો તેથી જો તમે આ ખાસ ઉદાહરણ લો કે જે તમારી સ્ક્રીન પર છે તો આપણે જે પહેલું પગલું ભજવ્યું છે તે આપણે સિલિકોન વેફર લીધું છે ખરું અને પછી આપણે ઓક્સાઈડ ઉગાડ્યું છે આપણે થર્મલ ઓક્સિડેશન નો ઉપયોગ કરીને ઓક્સાઈડ ઉગાડ્યું છે અને આ 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ માં વેટ ઓક્સિડેશન ટેકનિક અથવા ડ્રાય ઓક્સિડેશન ટેકનિક નો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું ખરું આ સુધી આપણે જોયું છે હવે આપણે જોવાનું છે કે જો હું આ ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સબસ્ટ્રેટ પર ધાતુ અથવા સેમિકન્ડક્ટર જમા કરાવવા માંગુ છું અથવા જો તે ડિપોઝિટ કરવા માંગુ છું તો તે તમારું ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સબસ્ટ્રેટ છે તેથી હવે તે ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સબસ્ટ્રેટ છે આ ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સબસ્ટ્રેટ પર જો હું ધાતુ અથવા સેમિકન્ડક્ટર જમા કરવા માંગુ છું અથવા હું ઇન્સ્યુલેટર જમા કરવા માંગુ છું અથવા કારણ કે આ તમારી ઇન્સ્યુલેટીંગ સામગ્રી છે બરાબર સિલિકોન ડાયોક્સાઇડ ઇન્સ્યુલેટર છે આ તમારું સેમિકન્ડક્ટર છે આ તમારું ઇન્સ્યુલેટર છે ખરું તેથી જો હું આ ચોક્કસ સ્તરને જમા કરવા માંગુ છું જે ધાતુ બની શકે છે જે સેમિકન્ડક્ટર હોઈ શકે છે જે ઇન્સ્યુલેટર હોઈ શકે છે તો કઈ તકનીકો છે જે આજના વ્યાખ્યાન માટે આપણી રુચિ છે તેથી જેમ આપણે પ્રથમ સ્લાઇડમાં જોયું છે ત્યાં 2 તકનીકો છે એક ફિઝિકલ વેપોર ડીપોઝીશન અને બીજી એક કેમિકલ વેપોર ડીપોઝીશન છે ખરું ફિઝિકલ વેપોર ડીપોઝીશન અને કેમિકલ વેપોર ડીપોઝીશન તેથી ચાલો જોઈએ કે પ્રથમ ફિઝિકલ વેપોર ડીપોઝીશન શું છે ચાલો આપણે જોઈએ કે ભૌતિક શરીરની ગતિ શું છે તેથી ફિઝિકલ વેપોર ડીપોઝીશન એ એક તકનીક છે જેમાં ભૌતિક પદ્ધતિઓ અણુ ઉત્પન્ન કરે છે જે સબસ્ટ્રેટ પર જમા થાય છે તેનો અર્થ એ છે કે આપણે ભૌતિક રીતે અણુઓને કાઢી નાખવા પડશે અથવા સામગ્રીને બાષ્પીભવન કરવું પડશે તેથી કે આપણે આપણી રુચિની આ સામગ્રી સબસ્ટ્રેટ પર જમા કરી શકીએ સબસ્ટ્રેટ સિલિકોન હોઈ શકે છે સબસ્ટ્રેટ ગ્લાસ હોઈ શકે છે સબસ્ટ્રેટ પ્લાસ્ટિક હોઈ શકે છે સબસ્ટ્રેટ અન્ય કોઈપણ સામગ્રી હોઈ શકે છે જેના પર આપણે વધવા માંગીએ છીએ અથવા આપણે આપણા ઉપકરણને બનાવવું છે ઠીક છે તો આ તકનીકો શું છે પ્રથમને બાષ્પીભવન કહેવામાં આવે છે બાષ્પીભવન ખૂબ સરળ બરાબર તો બાષ્પીભવન શું છે બરાબર તમારા મતે ઓપરેશન શું છે બાષ્પીભવન શું છે તો ચાલો એક ઉદાહરણ જોઈએ તેથી બાષ્પીભવન એ સામગ્રીને બદલવા જેવું જ છે તે બાષ્પીભવન સ્વરૂપ છે બાષ્પીભવન સ્વરૂપ અને અંતે બાષ્પીભવન તેથી જો હું ધાતુને ગરમ કરવાનું ચાલુ રાખું તો ચાલો આપણે કહીએ કે એલ્યુમિનિયમનું ઉદાહરણ લો જો હું કેટલાક તાપમાને એલ્યુમિનિયમ ગરમ કરવાનું ચાલુ રાખું તો એલ્યુમિનિયમના ગલનબિંદુ કરતા વધારે શું થશે એલ્યુમિનિયમ પહેલા ઓગળશે તે ઓગળવાનું શરૂ કરશે અને જો હું હજુ પણ તાપમાન વધારીશ તો જો હું હજુ પણ તાપમાન વધારવાનું ચાલુ રાખું તો શું થશે એલ્યુમિનિયમ બાષ્પીભવન શરૂ કરશે તેથી બાષ્પીભવનમાં આપણે જોઈશું કે સામગ્રીને તેના ગલનબિંદુની બહાર કેવી રીતે ગરમ કરી શકીએ તેથી કે તે બાષ્પીભવન કરે છે અથવા તે તેને બાષ્પીભવન કરે છે અને સબસ્ટ્રેટ પર જમા થાય છે સ્પુટરિંગ એ સબસ્ટ્રેટ પર અણુઓ જમા કરવાની બીજી રીત છે તે વધુ યાંત્રિક રીત છે આપણે જોઈશું કે સ્પુટરિંગ શું કરે છે અને સિસ્ટમ કેવી દેખાય છે તે આપણી સમજ છે આ આપણે ખરેખર આ વસ્તુઓ કેવી રીતે કરવામાં આવે છે તેની પાછળ ભૌતિકશાસ્ત્ર તરફ જોઈ રહ્યા નથી કારણ કે આપણા અભ્યાસક્રમનો અવકાશ નથી કે આપણે સમજીએ છીએ કે આ તકનીકો છે જેનો આપણે પ્રક્રિયામાં ઉપયોગ કરી શકીએ છીએ બરાબર હવે આ ભૌતિક શરીરની સ્થિતિને ક્યારેક વેક્યુમ ડિપોઝિશન કહેવામાં આવે છે તમે વેક્યુમ ડિપોઝિશન જુઓ છો કારણ કે પ્રક્રિયા સામાન્ય રીતે કરવામાં આવે છે સામાન્ય રીતે ખાલી કરાયેલ ચેમ્બરમાં ખાલી કરવામાં આવે છે તેનો અર્થ એ છે કે જે ચેમ્બરમાં શૂન્યાવકાશ છે ખરું

તેથી ખાલી કરાવવા અથવા શૂન્યાવકાશ બનાવવાનો શું ફાયદો છે આ કરવાથી શું ફાયદો છે ખરું પ્રથમ દૂષણ ઘટાડવા માટે ઘટાડવાનું છે ખરું બીજું ત્યાં એક ખ્યાલ છે જેને મીન ફ્રી પાથ કહેવાય છે જુઓ મીન ફ્રી પાથ શું છે તે પહેલા અણુઓ વચ્ચે અથડામણ ની સંખ્યા શોધો તેથી પછી જો હું ડિપોઝિટ કરુ તો ધારો કે આ એક સબસ્ટ્રેટ છે જો હું ધાતુને બરાબર બાષ્પીભવન કરું તો આ અણુ બાષ્પીભવન થશે અને જે લંબાઈ પહેલા આ અણુ બીજા કોઈ અણુ સાથે ટકરાશે આ અણુ x બીજા અણુ સાથે ટકરાશે અને આ લંબાઈ આ માર્ગને મીન ફ્રી પાથ કહેવામાં આવે છે મીન ફ્રી પાથ શક્ય તેટલો મોટો શક્ય તેટલો મોટો હોવો જોઈએ તેથી 2 વસ્તુઓ જે આપણે સમજીએ છીએ તે એક છે કે આપણે મીન ફ્રી પાથ વધારવો પડશે બીજું આપણે દૂષણ ઘટાડવું પડશે તે કરવા માટે આપણે શૂન્યાવકાશ બનાવવો પડશે આપણે વેક્યુમ બરાબર બનાવવું પડશે તેથી સ્પુટરિંગ અથવા બાષ્પીભવન અથવા સામાન્ય થર્મલ ફિઝિકલ વેપોર ડીપોઝીશન સામાન્ય રીતે શૂન્યાવકાશમાં થાય છે હવે મોટા ભાગે ફિઝિકલ વેપોર ડીપોઝીશનનો ઉપયોગ કરવામાં આવે છે અથવા આ તકનીકનો ઉપયોગ ધાતુઓ માટે થાય છે જો કે કેટલાક વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરીને કેટલાક વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરીને ડાઇલેક્ટ્રિક્સ અને કેટલાક સેમિકન્ડક્ટર્સ જમા કરી શકાય છે આપણે જોઈશું કે તમે શારીરિક મૂલ્યાંકન નો ઉપયોગ કરીને કેવી રીતે ડાઇલેક્ટ્રિક્સ અથવા સેમિકન્ડક્ટર્સ જમા કરી શકો છો

તેથી આ વસ્તુ હવે સરળ છે ચાલો આગળ જોઈએ તે અણુઓને બાષ્પીભવન કરવા અણુઓને બાષ્પીભવન કરવા માટે ક્રુસિબલ અથવા બોટ ને આપવામાં આવતી થર્મલ ઉર્જા પર આધાર રાખે છે તેનો અર્થ શું છે તો ધારો કે મારી પાસે આ ક્રુસિબલ અથવા બોટ છે હું આ બોટને બોલાવું છું હું આ બોટને શા માટે કહું છું કારણ કે તે એવી સામગ્રીને વહન કરે છે જેને તમે બાષ્પીભવન કરવા માંગો છો બરાબર તેથી આ ધાતુ છે આપણે ધાતુ કહીએ કે આપણે બાષ્પીભવન કરવા માંગીએ છીએ હવે હું આ ધાતુને કેવી રીતે બાષ્પીભવન કરી શકું કારણ કે ધાતુ ઘન છે બરાબર ધાતુ ઘન છે તેથી હું આ ધાતુને કેવી રીતે બાષ્પીભવન કરી શકું અને સબસ્ટ્રેટ પર જમા કરી શકું જે સબસ્ટ્રેટ ધારક પર આ ધાતુની ટોચ પર છે તેથી હું તમને કહીશ કે સબસ્ટ્રેટ હોલ્ડર્સ શું છે તે હું તમને બતાવીશ સબસ્ટ્રેટ ધારક એ સાધન અથવા સાધન છે જે સબસ્ટ્રેટને પકડી શકે છે જે સબસ્ટ્રેટને પકડી શકે છે મારે હમણાં આ મેટલને બાષ્પીભવન કરવું પડશે અને આ સબસ્ટ્રેટ્સ પર જમા કરવું પડશે બરાબર તેથી હું આ કેવી રીતે કરી શકું તે ખૂબ ઊંચી શક્તિનો ઉપયોગ કરીને છે મેં કહ્યું શક્તિ કારણ કે આનો પ્રતિકાર અત્યંત નાનો છે તેથી જો હું વોલ્ટેજ લાગુ કરું તો અધિક ઉચ્ચ પ્રવાહ વહેશે કારણ કે પ્રતિકાર ઓછો છે અને આ ઉચ્ચ શક્તિની પેઢી છે પાવર કંઈ નથી પણ હું સ્કવેર R બરાબર P બરાબર VI બરાબર V બરાબર IR એટલે કે P બરાબર IR માં I જે I સ્કવેર R સિવાય કંઈ નથી બરાબર તેથી આ જુલ હીટિંગને કારણે બોટને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરશે હવે જો હું આ બોટને અત્યંત ઊંચા તાપમાને ગરમ કરું તો ચાલો આપણે કહીએ કે હું આ તાપમાનને Y અને મારા ધાતુ માટેનું તાપમાન કહું છું ખરું મારા ધાતુ માટેનું તાપમાન મને કહેવા દો કે આ TY છે બરાબર તેથી જો આ તાપમાન જે બોટનું તાપમાન છે તે ધાતુના તાપમાન કરતા ઘણું વધારે છે તો જે થશે તે ધાતુ ઓગળવા લાગશે અને આ ગલન બાબતનું કારણ બનશે જો હું બોટનું આ તાપમાન વધારવાનું ચાલુ રાખું તો ધાતુ બાષ્પીભવન થવા લાગશે જ્યારે તે બાષ્પીભવન શરૂ કરે છે ત્યારે તે સબસ્ટ્રેટ્સ પર જમા થશે એટલા માટે આપણે અહીં જે કહીએ છીએ તે છે જ્યારે તમારે ભૌતિક વરાળ જમાવટનો ઉપયોગ કરવો હોય ત્યારે તે અણુઓને બાષ્પીભવન કરવા માટે ક્રુસિબલ અથવા બોટને આપવામાં આવતી થર્મલ ઉર્જા પર આધાર રાખવો પડે છે ચાલો હવે પછીનું વાક્ય જોઈએ આગળનું વાક્ય બાષ્પીભવન થયેલ અણુઓ સ્ત્રોત અને નમૂના વચ્ચે ખાલી જગ્યા માંથી પસાર થાય છે અને નમૂનાને વળગી રહે છે ખરું તો તેનો અર્થ શું છે જુઓ કે મારી પાસે આ ધાતુની સામગ્રી છે અને આ મારા સબસ્ટ્રેટ્સ છે ખરા પછી તે શું કહે છે કે બધું એક ચેમ્બરમાં મૂકવામાં આવે છે જે ખાલી કરવામાં આવે છે અથવા શૂન્યાવકાશ છે તેથી મેં જે કહ્યું તે અણુઓ બાષ્પીભવન થયું ખરું સ્ત્રોત અને નમૂના વચ્ચે ખાલી જગ્યાના શૂન્યાવકાશમાંથી મુસાફરી કરો આ અમારો નમૂનો છે આ અમારો સ્રોત છે સબસ્ટ્રેટ તે એક વસ્તુ છે તેથી અણુઓ આ ચોક્કસ ખાલી જગ્યામાંથી મુસાફરી કરી રહ્યા છે આ અણુ છે બરાબર અને તે સ્રોત અને સબસ્ટ્રેટ વચ્ચે મુસાફરી કરી રહ્યું છે હવે સપાટીની પ્રતિક્રિયાઓ સામાન્ય રીતે ખૂબ જ ઝડપથી થાય છે અને ચોંટ્યા પછી સપાટીના અણુઓને ફરીથી ગોઠવવા માટે ખૂબ ઓછો સમય હોય છે તમે જોશો કે જ્યારે તમે ગલનબિંદુ સુધી પહોંચ્યા પછી અચાનક જમા કરો છો અને જ્યારે આપણે ગલનબિંદુ કરતાં વધારે વધારો કરીએ ત્યારે આ અચાનક સબસ્ટ્રેટ પર ખૂબ જ ઝડપથી જમા થવાનું શરૂ કરશે સબસ્ટ્રેટ પર ખૂબ જ ઝડપથી સબસ્ટ્રેટ પર આની જેમ હવે તે દરેક જગ્યાએ જમા થશે તે દરેક જગ્યાએ જમા થશે પરંતુ તે સબસ્ટ્રેટ પર પણ જમા થશે કારણ કે સબસ્ટ્રેટ ધારક પર સબસ્ટ્રેટ લોડ થાય છે આ આપણું સબસ્ટ્રેટ એક 2 3 4 4 સબસ્ટ્રેટ્સ છે તેથી જ્યારે તે ઝડપથી જમા થઈ રહ્યું છે ત્યારે આપણી પાસે અણુઓની પુનગોઠવણી માટે ખૂબ ઓછો સમય છે કે શા માટે અણુઓની ગોઠવણ જરૂરી છે કારણ કે જો તમે પોલીક્રિસ્ટલાઇન ફિલ્મ જમા કરવા માંગતા હોવ તો અણુઓની પુન ગોઠવણી અત્યંત મહત્વપૂર્ણ છે પરંતુ PVD ના કિસ્સામાં મોટા ભાગે તમને જે મળે છે તે ફિલ્મો પોલીક્રિસ્ટલાઇન નથી હવે પોલીક્રિસ્ટલાઇન બનાવવાની રીતો છે પરંતુ અત્યારે આપણને રસ નથી આપણે જે રસ ધરાવીએ છીએ તે PVD ને સમજવા માટે PVD ને સમજે છે જેથી આપણે તેનો ઉપયોગ કરી શકીએ

અથવા આપણે તેનો ઉપયોગ આપણા MOSFET માં અનેક બિંદુઓ પર કરી શકીએ છીએ જે એક વખત 100 વખત 1000 વખત હું તે જ વાત કરી રહ્યો છું જે MOSFET MOSFET MOSFET છે કારણ કે આપણે MOSFET કેવી રીતે બનાવવું તે માટે પ્રક્રિયાના પ્રવાહને સમજવું પડશે તેથી આપણે MOSFET ની પ્રક્રિયાને સમજવા માટે આપણે ફિઝિકલ વેપોર ડીપોઝીશનને સમજવી હતી આપણે કેમિકલ વેપોર ડીપોઝીશનને સમજવી હતી આપણે થર્મલ ઓક્સિડેશનને સમજવું પડશે આપણે ફોટોલિથોગ્રાફી બરાબર સમજવી પડશે પછી તમે સમજી શકશો ઠીક છે સપાટીની પ્રતિક્રિયા સામાન્ય રીતે ખૂબ જ ઝડપથી થાય છે જાડાઈની એકરૂપતા અને સપાટીની ટોપોગ્રાફી દ્વારા પડછાયા પછી સપાટીના અણુઓને ફરીથી ગોઠવવાનો બહુ ઓછો સમય હોય છે અને સ્ટેપ કવરેજ એ મુદ્દાઓ છે બરાબર 3 વસ્તુઓ જાડાઈ એકરૂપતા સબસ્ટ્રેટ પર એકરૂપતા હોવી જોઈએ ખરું કારણ કે તે અહીં અડધા સબસ્ટ્રેટ અને અડધા સબસ્ટ્રેટ જેવા ન હોવા જોઈએ તો ધારો કે હું 100 નેનોમીટર ફિલ્મ જમા કરવા માંગુ છું ખરું મારી પાસે અહીં 95 નેનોમીટર છે મારી પાસે અહીં 100 નેનોમીટર છે મારે દરેક જગ્યાએ એકસમાન ડીપોઝીશન લેવાની જરૂર છે તેથી એક એ છે કે ડીપોઝીશન એકસરખી નથી બીજી સપાટીની ટોપોગ્રાફી દ્વારા પડછાયો છે આપણે જોઈશું કે શેડોઇંગ ઇફેક્ટ શું છે અને છેલ્લે સ્ટેપ કવરેજ એ મુદ્દાઓ છે પગલું કવરેજ ઇશ્યૂ નો અર્થ એ છે કે જો મારી પાસે તે પગલું છે જેના પર હું સામગ્રીને બાષ્પીભવન કરવા માંગુ છું અને તમે જોશો કે ફક્ત આ વિસ્તારમાં જ સામગ્રી જમા છે આ વિસ્તાર જમા થઈ શકતો નથી આ વિસ્તાર જમા કરાવી શકતો નથી ફક્ત આ વિસ્તાર પડછાયાને કારણે જમા થાય છે જે પગલાને કારણે પડછાયો છે પણ જમા થયેલી સામગ્રીને કારણે સ્ત્રોત અને સબસ્ટ્રેટ બાજુથી પડછાયો છે અને તે સ્ટેપ કવરેજ ને યોગ્ય રીતે ન આવરી લેવામાં સમસ્યા ઉભી કરશે સ્ટેપ કવરેજ એક મુદ્દો છે આપણે આ ચોક્કસ વ્યાખ્યાનના અંતે એક ઉદાહરણ જોશું અને પછી તમે જોશો કે સ્ટેપ કવરેજ શું છે તેથી જો હું આગળની સ્લાઇડ પર જાઉં તો હું અહીં જે જોઉં છું તે પ્રથમ હું થર્મલ ઓક્સિડેશન જોઉં છું તેથી હું થર્મલ ઓક્સિડેશન પર શું જોઉં છું જો હું સ્ક્રીનની ડાબી બાજુ સ્ક્રીનની ડાબી બાજુ જોઉં તે શું બતાવે છે તે આને બતાવે છે તે બતાવે છે કે ત્યાં એક પંપ છે ત્યાં એક પંપ છે જે તેના માટે બનાવવામાં આવ્યો છે ત્યાં શૂન્યાવકાશ બનાવવા માટે છે ખરું કારણ કે જો હું આ વાલ્વ ખોલીશ જો હું આ વાલ્વ ખોલીશ તો મારો પંપ ચેમ્બર સાથે જોડાયેલ છે મારો પંપ ચેમ્બર સાથે જોડાયેલ છે અને તેનો અર્થ એ કે ચેમ્બરમાં જે પણ હવા હોય તે આ પંપની મદદથી બહાર કાઢવામાં આવશે અને હું ચેમ્બરની અંદર શૂન્યાવકાશ સર્જી શકીશ ખરું ને હવે તમે જુઓ લોડ કરવા માટે લોડિંગ પોર્ટ છે મને સ્પષ્ટ રીતે લખવા દો કે લોડિંગ પોર્ટનો ઉપયોગ સબસ્ટ્રેટ્સ લોડ કરવા માટે થાય છે આ સબસ્ટ્રેટ 1 2 અને 3 આ 3 સબસ્ટ્રેટ છે અને તે સબસ્ટ્રેટ ધારક સાથે જોડાયેલા છે હવે આપણે જોયું કે એક બોટ છે આ પ્રતિનિધિ આકૃતિ છે એક બોટ છે જેને આપણે ઊંચા તાપમાને ગરમ કરીએ છીએ અને તેથી જ આ 3 સબસ્ટ્રેટ્સ પર ધાતુ જમા થઈ રહી છે હવે બીજો પ્રશ્ન એ છે કે વેન્ટ વાલ્વ કેમ છે વેન્ટ માટે વાલ્વ કેમ છે તેથી જ્યારે આપણે પોઝિશન પછી જ્યારે હું વેફર્સને અનલોડ કરવા માંગુ છું તો સબસ્ટ્રેટને અનલોડ કરવા માટે મારે આ વાલ્વ ખોલવો પડ્યો તેથી કે શૂન્યાવકાશ તૂટી ગયો છે અને બહારથી હવા શૂન્યાવકાશમાં પ્રવેશ કરી શકે છે તે ચેમ્બરમાં પ્રવેશી શકે છે ખરું ચેમ્બરમાં પ્રવેશી શકે છે તેથી આ રીતે થર્મલ ઓક્સિડેશન કાર્ય કરે છે ફરીથી મેં તમને કહ્યું કે આપણને તેની પાછળના ભૌતિકશાસ્ત્રને સમજવામાં રસ નથી આપણે તેની પાછળના ભૌતિકશાસ્ત્રને સમજવા ઉદ્યોગ નથી કારણ કે તે વિચાર નથી એવું કહેવામાં આવે છે કે આ રીતે ધાતુને ડિપોઝિટ કરીને કરવામાં આવે છે અને તમે જોશો કે ફાયદો શું છે હવે તે ખરેખર આના જેવું દેખાય છે આ થર્મલ ઓક્સિડેશન સિસ્ટમ છે આ થર્મલ ઓક્સિડેશન સિસ્ટમ છે તો અહીં આ જોવાનું છે કારણ કે આપણે જોવાનું છે કે તે પીગળી રહ્યું છે કે નહીં પછી એક જોવાનું સ્થળ છે આ ચેમ્બર છે આ બોટ ની શક્તિ છે તેનો અર્થ શું છે કે જો મારી પાસે ચેમ્બર હોય અને જો મારી પાસે 2 બોટ હોય મારી પાસે 2 બોટ છે જે પહેલા ફટકારવામાં આવી હતી કારણ કે તમે જોયું કે આપણે જોયું છે કે આપણે ક્રોમ ગોલ્ડ જમા કર્યું છે યાદ રાખો કે ક્રોમનો ઉપયોગ ગોલ્ડ ના ઉમેરાને સુધારવા માટે થાય છે બરાબર તેથી તે કિસ્સામાં મારે એક બોટ માં એક બોટ ગોલ્ડ માં ક્રોમ હોવું જરૂરી હતું તેથી હું માત્ર શક્તિ લાગુ કરી શકું છું હું એક સમયે આ બોટ માંના એકને આ બોટ માંના એકને પાવર લાગુ કરી શકું છું બરાબર ને હું પાવરને a અથવા ક્રોમ પર લાગુ કરી શકું છું અથવા હું ગોલ્ડ માં પાવર લાગુ કરી શકું છું તેથી મારી પાસે અમુક પ્રકારની સ્વિચ હોવી જોઈએ જે અમુક પ્રકારની સ્વીચને યોગ્ય રીતે જોડશે જે મારી શક્તિને મારી શક્તિને ઠંડા સાથે અથવા મારી શક્તિને ક્રોમ સાથે જોડશે બરાબર આ કિસ્સામાં મારી પાસે 2 છે મારી પાસે 2 બોટ ક્રોમ અને ગોલ્ડ અથવા 2 સ્રોત આ કિસ્સામાં ક્રોમ અને ગોલ્ડ છે હું શું કરી શકું છુ મારે પાવરને ક્યાં તો ક્રોમ અથવા ગોલ્ડ સાથે જોડવું પડશે કે આ રીતે આ કનેક્ટિંગ પોર્ટ છે જે સ્રોત માટે પાવર સાથે જોડાય છે આ શક્તિ છે શું અહીંની શક્તિ તમે જોઈ શકો છો કે બોટ કેટલી એમ્પીયર દોરે છે આ તમારો ચલ પુરવઠો છે તમે વોલ્ટેજ બદલી શકો છો અને તમે કરંટ માં વધારો જોશો અને કરંટ માં તે અનુરૂપ પરિવર્તન બોટને આ ચેમ્બરમાં ગરમ કરશે અને બોટ અહીં ચેમ્બરમાં ટોચ પર ઉભી રહેશે તમારા સબસ્ટ્રેટ્સને પકડી રાખવાની જોગવાઈ છે એકવાર તે થઈ જાય પછી તમે આ ચોક્કસ ચેમ્બર ખોલી શકો છો તમે વેન્ટ વાલ્વ ખોલીને આ ચોક્કસ ચેમ્બર ખોલી શકો છો તો વાસ્તવમાં તે આ રીતે દેખાય છે આ તે હેન્ડલ છે જે તમે જુઓ છો તે ચેમ્બર ખોલવા માટેનું હેન્ડલ છે તેથી આ તમારી ફિઝિકલ વેપોર ડીપોઝીશન છે થર્મલ બાષ્પીભવક શા માટે કારણ કે આપણે થર્મલ ઉર્જા દ્વારા સામગ્રીને બાષ્પીભવન કરવા માટે થર્મલ ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે આપણે ગરમ કરી રહ્યા છીએ બરાબર આપણે બોટ ગરમ કરી રહ્યા છીએ આ રીતે આપણે લાગુ કરી રહ્યા છીએ અથવા સામગ્રીને ઠંડુ કરવા માટે થર્મલ ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છીએ હવે એકવાર આપણે સમજીએ કે થર્મલ બાષ્પીભવન શું છે બરાબર આપણે બીજી તકનીક પર જવું જોઈએ જેને ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવન કહેવામાં આવે છે તો હવે થર્મલ ઓપરેટર તરફથી આપણે શા માટે ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવન પર જવું પડશે અને ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવનનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે અથવા આપણે શા માટે તેનો ઉપયોગ કરવા માગીએ છીએ થર્મલ બાષ્પીભવનમાં સમસ્યા છે ખરું તેથી પહેલા આપણે સમજવું જોઈએ કે આપણે થર્મલ ઓપરેટરને બદલે ઇલેક્ટ્રોન બીમ ઓપરેટરનો ઉપયોગ કેમ કરવો પડ્યો તો ચાલો આપણે જોઈએ સ્ક્રીન હવે મેં તમને જે કહ્યું તે છે કે મારી પાસે બોટ છે મારી પાસે કેટલીક સામગ્રી છે બરાબર બોટનું તાપમાન સામગ્રીના તાપમાન કરતા વધારે હોવું જોઈએ ખરું હવે બીજો મુદ્દો એ છે કે બોટનો ગલનબિંદુ તમારા ધાતુના ગલનબિંદુ કરતા વધારે હોવો જોઈએ બરાબર તેનો અર્થ એ છે કે જો મારી પાસે ધાતુ હોય જે ગલનબિંદુ ધરાવે છે તો ચાલો આપણે કહીએ કે 500 ડિગ્રી સેન્ટીગ્રેડ મારી બોટમાં ગલનબિંદુ હોવું જોઈએ જે 500 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા ઘણું વધારે છે આ કિસ્સામાં મારી બોટ ઓગળશે નહીં અને બોટની અંદર રહેલી સામગ્રી જ સરળતાથી ઓગળી જશે તેથી મુદ્દો અહીં છે કે મારી પાસે એક એવી સામગ્રી છે જે 500 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઓગાળી શકાય છે અને 500 ડિગ્રી સેન્ટીગ્રેડથી આગળ તમને બાષ્પીભવન મળશે ખરું હવે મારી પાસે એક બોટ છે જે તે ગલનબિંદુ છે જે 500 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઘણી વધારે છે તેનો અર્થ એ છે કે જ્યારે આ બોટ 550 સુધી પહોંચશે ત્યારે 600 બોટ બોટ મેટલ જમા થશે નહીં અથવા બાષ્પીભવન થશે નહીં માત્ર બોટની અંદરની સામગ્રી ઓગળી જશે અને જમા થશે અથવા બાષ્પીભવન થશે અને છેલ્લે સબસ્ટ્રેટ પર જમા સાચું પરંતુ જો આ બોટની અંદરની સામગ્રીમાં ગલનબિંદુ હોય તો બોટના ગલનબિંદુ જેવું જ ધાતુનો ગલનબિંદુ હોય જો આ બોટની અંદર મારી ધાતુનો ગલનબિંદુ હોય જે બોટના ગલનબિંદુની નજીક હોય તો બોટનો ગલનબિંદુ શું છે તે મેટલનો ગલનબિંદુ છે જે આ બોટ બનાવવા માટે વપરાય છે તે કિસ્સામાં હું થર્મલ બાષ્પીભવનનો ઉપયોગ કરી શકતો નથી કારણ કે હું ધાતુને જમા કરી શકતો નથી જે બોટના ગલનબિંદુ સમાન ગલનબિંદુ ધરાવે છે નહિંતર શું થશે મારી બોટ પણ બાષ્પીભવન શરૂ કરશે મારી બોટ પણ બાષ્પીભવન શરૂ કરશે તે પીગળવા લાગશે અને ધાતુ મેળવવાને બદલે જો મારી સામગ્રી ધાતુ હશે તો મને એલોય મળશે મને એલોય મળશે 2 જુદી જુદી ધાતુઓ જમા થઈ રહી છે તેથી જ આવા કિસ્સાઓમાં જ્યાં બોટની અંદર ભરેલી સામગ્રીનો તમારો ગલનબિંદુ જે સામગ્રીમાંથી બોટ બનાવવામાં આવે છે તેના ગલનબિંદુની નજીક હોય ત્યારે આપણે થર્મલ બાષ્પીભવક નો ઉપયોગ કરી શકતા નથી આપણે થર્મલ બાષ્પીભવકનો ઉપયોગ કરી શકતા નથી આ કિસ્સામાં આપણે ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવન બરાબર ઇલેક્ટ્રોન બીમ ઓપરેટર માટે જવું પડશે તો ચાલો જલ્દી જોઈએ ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવન કરનાર શું છે તેથી ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવન એ ફિઝિકલ વેપોર ડીપોઝીશન પ્રક્રિયા છે જે વપરાશકર્તાને પ્રમાણભૂત પ્રતિકારક થર્મલ બાષ્પીભવન નો ઉપયોગ કરીને પ્રક્રિયા કરવી મુશ્કેલ અથવા અશક્ય હોય તેવી સામગ્રીને બાષ્પીભવન કરવાની મંજૂરી આપે છે બરાબર ને આપણે જે સમજીએ છીએ તે એ છે કે ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવન એ એક ફિઝિકલ વેપોર ડીપોઝીશન છે જે વપરાશકર્તાને પ્રતિકારક થર્મલ બાષ્પીભવન નો ઉપયોગ કરીને પ્રક્રિયા કરવી મુશ્કેલ અથવા અશક્ય હોય તેવી સામગ્રીને બાષ્પીભવન કરવાની મંજૂરી આપે છે આપણે હમણાં જ એક ઉદાહરણ જોયું છે કે આમાંની કેટલીક સામગ્રીઓમાં સોનું ટાઇટેનિયમ જેવી કેટલીક સિરામિક્સ જેવી સિલિકોન ડાયોક્સાઇડ એલ્યુમિના પરંતુ જો તમે કોઈ સામગ્રી શોધી કાઢો તો તમને બોટ મળે જે બોટનો ગલનબિંદુ ઊંચો છે તે સામગ્રીના ગલનબિંદુ કરતાં ઘણો વધારે છે અને સામગ્રી વિકસાવી શકાય છે ત્યાં સામગ્રી સોનું હોઈ શકે છે તે સામગ્રી નિકલ હોઈ શકે છે તે સામગ્રી કોઈપણ ક્રોમ હોઈ શકે છે ખરું પછી હું થર્મલ બાષ્પીભવકનો ઉપયોગ કરી શકું છું પરંતુ એવા કિસ્સાઓમાં જ્યાં હું બોટની સામગ્રી શોધી શકતો નથી જે ધાતુના પદાર્થ ગલનબિંદુ કરતા વધારે હોય પછી તે કિસ્સામાં હું થર્મલ બાષ્પીભવનનો ઉપયોગ કરી શકતો નથી ઠીક છે હવે ઇલેક્ટ્રોન બીમ પેદા કરવા માટે ફિલામેન્ટ પર વિદ્યુત પ્રવાહ લાગુ પડે છે જે ઉચ્ચ ઇલેક્ટ્રિક ક્ષેત્ર ને આધિન છે જો તમે આ જોશો જો તમે આ ચોક્કસ આકૃતિ જોશો તો આપણી પાસે ફિલામેન્ટ છે જે ઉચ્ચ ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં છે અને પછી એક એક્સિલરેટિંગ ગિયર ગ્રીડ છે પછી ત્યાં ડિફ્લેક્ટિંગ પ્લેટો છે અને અહીં બેન્ડિંગ ચુંબક છે તેથી અહીંથી ઇલેક્ટ્રોન જનરેટ થશે અને તે ક્રુસિબલ પર ઘટના બનશે તમે જોશો કે અહીં અને ક્રુસિબલની અંદર ક્રુસિબલ છે તમારી સામગ્રી સિવાય બીજું કંઈ નથી તો હવે તમે આ સામગ્રીને ઘટના દ્વારા ઘટના દ્વારા ડિપોઝીટ કરી રહ્યા છો ઇલેક્ટ્રોન બીમ ઘટના દ્વારા ઇલેક્ટ્રોન બીમમાં જે સામગ્રી ક્રુસિબલમાં ભરેલી છે તેના પર અને તે ફિલામેન્ટ ગેટ ડિફ્લેક્શન પ્લેટો અને બેન્ડિંગ મેગ્નેટ ની મદદથી કરવામાં આવે છે અહીં શું થશે અહીં ઇલેક્ટ્રોન બીમ સ્વિપ કરશે અથવા તેની પાસે એક જ પોઇન્ટ હશે બરાબર તે ત્રિકોણાકાર સ્વીપ હશે અને આ રીતે તે સામગ્રીને સાફ કરશે તે સામગ્રીને ગરમ કરશે અને સામગ્રી જમા થશે ક્રુસિબલને ઠંડુ કરવામાં આવે છે ક્રુસિબલને ઠંડુ કરવામાં આવે છે તેથી ક્રુસિબલને કંઇ થતું નથી ઉચ્ચ ઇલેક્ટ્રોન બીમના નુકસાનને કારણે ક્રુસિબલ પરેશાન થવું જોઈએ નહીં અને ફરીથી ઇલેક્ટ્રોન બીમ માટે આ છે કે આપણે હજી પણ સામગ્રીને બાષ્પીભવન કરવાની થર્મલ રીતનો ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે અંતે ઇલેક્ટ્રોન બીમ આ વસ્તુને અહીં ગરમ કરશે ધાતુને ગરમ કરવાથી તે ધાતુ ઓગળી જશે અને અંતે બાષ્પીભવન થશે બાષ્પીભવન એ જમાવટ નું કારણ બનશે ખરું આપણે હજી પણ બાષ્પીભવન થર્મલ દૃશ્ય નો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ અહીં તે પ્રતિકારક થર્મલ બાષ્પીભવન નથી આપણે ઉચ્ચ તાપમાન પેદા કરવા માટે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી આ કિસ્સામાં આપણે ધાતુ જમા કરી શકીએ જે વધારે તાપમાન ધરાવે છે અહીં આપણે ચિંતિત નથી ખરું તેથી જો તમે અહીં જુઓ આપણે શું લખ્યું છે આપણે લખ્યું છે કે ફિલામેન્ટ પર ઇલેક્ટ્રિક પ્રવાહ લાગુ પડે છે જે ઉચ્ચ ઇલેક્ટ્રિક ક્ષેત્રને આધિન છે આ ક્ષેત્ર ફિલામેન્ટમાં ઇલેક્ટ્રોનને અહીંથી છટકી જાય છે અને દૂર વેગ આપે છે ઇલેક્ટ્રોન પછી બીમ બનાવવા માટે ચુંબક દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે બરાબર અહીં ચુંબકની મદદથી આનો ઉપયોગ બીમ બનાવવા માટે કરવામાં આવે છે અને પછી ક્રુસિબલ તરફ નિર્દેશિત કરવામાં આવે છે જેમાં રુચિ ની સામગ્રી હોય છે તે તમારી ક્રુસિબલની અંદર છે બરાબર રુચિની સામગ્રી ઇલેક્ટ્રોન બીમની ઊંચી એનર્જી સામગ્રીમાં સ્થાનાંતરિત થાય છે જેના કારણે બાષ્પીભવન અથવા બાષ્પીભવન શરૂ થાય છે એલ્યુમિનિયમ જેવી ઘણી ધાતુઓ પહેલા ઓગળશે અને પછી બાષ્પીભવન કરવાનું શરૂ કરો જ્યારે સિરામિક્સ પહેલા ઉત્કૃષ્ટ બનશે બરાબર ઉત્કૃષ્ટ કરશે એલ્યુમિનિયમ જેવી ધાતુના કિસ્સામાં તે પીગળી જશે પરંતુ સિરામિક્સના કિસ્સામાં તે ઉત્કૃષ્ટ બનશે ઉત્ક્રાંતિ શું છે તે શોધો ઉત્ક્રાંતિ શું છે તે શોધો ઉત્ક્રાંતિ શું છે તેને શોધી કાઢો હવે ભૌતિક વરાળ ક્રુસિબલ તરફ જાય છે અને સબસ્ટ્રેટ પર કોટ કરે છે અને સબસ્ટ્રેટને કોટ કરે છે તેથી વાસ્તવિકતામાં વાસ્તવિકતામાં ઇલેક્ટ્રોન બીમ ઘર્ષણ કેવી દેખાય છે એવું લાગે છે અને આ ચેમ્બર છે બરાબર આ સબસ્ટ્રેટ માટેનું વ્યૂઇંગ પોર્ટ છે આ સ્રોત માટેનું વ્યૂઇંગ પોર્ટ છે પ્રોગ્રામનો ઉપયોગ કરીને આપણે ક્રુસિબલ પસંદ કરી શકીએ છીએ કારણ કે ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવનમાં પણ આના જેવા અનેક ક્રુસિબલ્સ હોઈ શકે છે અને માત્ર એક ક્રુસિબલ ખુલ્લું છે બાકીના ક્રુસિબલ્સ નથી તેનો અર્થ એ છે કે જો તમે X સામગ્રી જમા કરાવતા હોવ તો તમારે આ પેટા સ્રોત ધારકને ચાલુ કરવું પડશે સ્રોત ધારકને ચાલુ કરો અને આ X આ પદ પર જશે ચાલો કહીએ કે શરૂઆતમાં આ એવું હતું ચાલો આપણે X Y Z લખીએ શરૂઆતમાં પ્રથમ પગલું હવે એકવાર હું પદાર્થમાંથી સામગ્રી જમા કરાવું છું સ્રોત X માંથી એકવાર હું X માં છે તે સામગ્રી જમા કરાવું પછી આપણે એવી સામગ્રી જમા કરવી પડશે જે A પર છે જે આપણી પ્રક્રિયા છે પછી તે કિસ્સામાં હું સ્ત્રોતને એવી રીતે ફેરવીશ કે હવે મારો A અહીં હશે મારો X અહીં જશે Y અહીં જશે Z અહીં જશે બરાબર તેથી સ્ત્રોત ફેરવવા માટે સ્ત્રોત ફેરવવા માટે મારી પાસે સ્રોત પરિભ્રમણ સુવિધા છે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ મારી પાસે સ્રોત પરિભ્રમણ સુવિધા છે જેનો આપણે પ્રોગ્રામિંગનો ઉપયોગ કરી શકીએ છીએ પછી મારી પાસે આ સિસ્ટમ અથવા પંપ છે જેને ટર્બો મોલેક્યુલર પંપ કહેવાય છે અને શૂન્યાવકાશ બનાવવા માટે વપરાય છે શૂન્યાવકાશ બનાવવા માટે ઘટાડવામાં આવે છે અને પછી મારી પાસે આ પુરવઠો છે મારી પાસે કઈ સામગ્રી પસંદ કરવાની વિવિધ રીતો છે મારે જમા કરાવવી છે ખરું મુદ્દો એ છે કે તમે એવી સામગ્રી માટે E બીમ બાષ્પીભવનનો ઉપયોગ કરી શકો છો કે જે થર્મલ બાષ્પીભવનનો ઉપયોગ કરીને જમા કરવા માટે મુશ્કેલ હોય છે જેનો ઉપયોગ સખત ગરમી તરીકે થાય છે તો તો આપણે શું સમજ્યા આપણે 2 વસ્તુઓ સમજી પ્રથમ આપણે થર્મલ બાષ્પીભવન જોયું છે અને બીજું આપણે E બીમ બાષ્પીભવક જોયું છે શું તફાવત છે થર્મલ બાષ્પીભવન સરળ છે અને વ્યાપક ઉપયોગમાં તે ઘણી સામગ્રીઓનો ઉપયોગ કરે છે જે તમે અહીં ફિલામેન્ટ્સને બાષ્પીભવન સ્ત્રોત માટે જોઈ શકો છો જે ટેન્ટાલમ મોલિબેડનમ ટંગસ્ટન ફિલામેન્ટ છે બરાબર બાષ્પીભવન સ્ત્રોતને ગરમ કરવા માટે તેથી આ બોટ છે લાક્ષણિક ફિલામેન્ટ પ્રવાહો આશરે 250 થી 300 એમ્પીયર IR અને દૃશ્યમાન કિરણોત્સર્ગ ગરમ બોટ અથવા ક્રુસિબલ દ્વારા દૂષિત સમસ્યાઓના સબસ્ટ્રેટ્સને ખુલ્લા પાડે છે જો ક્રુસિબલ અથવા બોટ દૂષિત છે તો તે દૂષણ સબસ્ટ્રેટ પર પણ જમા થશે તેથી જ ત્યાં દૂષણની સમસ્યાઓ છે બરાબર જો કે તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે કારણ કે આપણે ફક્ત સબસ્ટ્રેટને ઓછું કરવું પડશે અને પાવર લાગુ કરો અને બોટ ગરમ થશે જ્યારે બોટ ગરમ થશે બોટની અંદરની સામગ્રી ગરમ થઈ જશે સામગ્રી ઓગળવાનું શરૂ કરે છે પછી તે બાષ્પીભવન કરવાનું શરૂ કરે છે તે ચલાવવા માટે ખૂબ જ સરળ જમા થશે બરાબર જો કે ત્યાં કેટલીક ખામીઓ છે E બીમ બાષ્પીભવન વિશે શું તમારા ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવન વિશે બરાબર ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવન અત્યંત સર્વતોમુખી વર્ચ્યુઅલ કોઈપણ સામગ્રી તમે જુઓ છો વાસ્તવમાં કોઈપણ સામગ્રી જમા કરી શકાય છે જો કે તે માત્ર ડિઝાઇનમાં જ નહીં પણ ઓપરેશનમાં પણ થોડું જટિલ છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તમારે E બીમ બાષ્પીભવકનો ઉપયોગ કરવા માટે યોગ્ય રીતે તાલીમ મેળવવી પડશે વેફરને ઓછી ગરમી માત્ર નાના સ્ત્રોત વિસ્તારને ખૂબ જ ઊંચા તાપમાને અને ઓછા દૂષણથી ગરમ કરવામાં આવે છે આપણે જોયું છે કે ક્રુસિબલમાં તમે જોયું છે કે તમે સામગ્રી લોડ કરી છે આ તમારી સામગ્રી છે જે E બીમના કિસ્સામાં જમા કરવા માટે છે હવે ઇલેક્ટ્રોન બીમ આવશે અને માત્ર એક ચોક્કસ વિસ્તાર માત્ર એક ચોક્કસ વિસ્તાર ગરમ થઈ જશે કારણ કે માત્ર ચોક્કસ વિસ્તાર ગરમ થાય છે તેથી જ સબસ્ટ્રેટ પણ થર્મલ બાષ્પીભવનના કિસ્સામાં એટલું ગરમ નહીં થાય જ્યાં આપણે એક સમયે સમગ્ર સામગ્રીને સંપૂર્ણ સામગ્રી ગરમ કરી રહ્યા હતા બરાબર તેથી આ E બીમ બાષ્પીભવનના કિસ્સામાં માત્ર નાના સ્ત્રોત વિસ્તારને ગરમ કરવામાં આવે છે ત્યાં ખૂબ ઓછું દૂષણ છે અને વેફર માટે ઓછી ગરમી છે આગળ માધ્યમિક ઇલેક્ટ્રોન કિરણોત્સર્ગ માટે સબસ્ટ્રેટને ખુલ્લું પાડે છે તમે જુઓ છો કે ત્યાં એક ખામી છે કે તે ગૌણ ઇલેક્ટ્રોન રેડિયેશન માટે સબસ્ટ્રેટને ખુલ્લું પાડે છે અને હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રોન એક્સ રે પેદા કરી શકે છે હાઇ ઇલેક્ટ્રોન બીમ જનરેટ કરે છે જેની સાથે આપણે ભૌતિકશાસ્ત્રમાં અભ્યાસ કર્યો છે બરાબર તેથી તે શું છે કે E બીમ બાષ્પીભવકો MOSFET માં વાપરી શકાતા નથી કારણ કે એક્સ રે સબસ્ટ્રેટ્સ અને ડાઇલેક્ટ્રિકને નુકસાન કરશે અને આ અથવા આ MOSFET માં ફસાયેલા ચાર્જનું કારણ બની શકે છે તેથી મુદ્દો એ છે કે E બીમ બાષ્પીભવનના કિસ્સામાં આપણે MOSFET માં કમનસીબે ઉપયોગ કરી શકતા નથી કારણ કે આ એક્સ રે તમારા ડાઇલેક્ટ્રિક્સને નુકસાન કરશે આ એક્સ રે તમારા સબસ્ટ્રેટને નુકસાન પહોંચાડશે અને આ ફસાયેલા ચાર્જ તરફ દોરી શકે છે બરાબર તો આપણે શું જોયું છે આપણે થર્મલ બાષ્પીભવકનો ઉપયોગ કરીને સામગ્રી જમા કરવાની 2 રીત જોઈ છે એક ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવકનો ઉપયોગ કરે છે આ રીતે અંદરથી ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવન કરનાર અંદરથી જેવો દેખાશે તેવો દેખાશે તો ચાલો જોઈએ કે આ ચેમ્બર કેવી દેખાય છે તમે જુઓ છો કે આ આના જેવું જ છે આ બંધ ચેમ્બર છે હવે હું જે બતાવી રહ્યો છું તે છે જ્યારે તમે ચેમ્બર ખોલો ત્યારે તે કેવું દેખાય છે ઠીક છે તેથી અહીં તમારો સ્રોત ઠીક છે અહીં તમારા સબસ્ટ્રેટ્સ છે તમારા સબસ્ટ્રેટ્સ છે ઠીક છે હવે મેં ઈરાદાપૂર્વક આ સબસ્ટ્રેટને 45 ડિગ્રીના ખૂણા પર લોડ કર્યું છે કારણ કે એક પ્રક્રિયાને 45 ડિગ્રી પર જમા કરવા માટે ધાતુની જરૂર હતી તેથી તેથી જ અન્યથા સબસ્ટ્રેટ્સ લોડ થાય છે કારણ કે મેં અહીં બતાવ્યું છે જે અહીં સપાટ છે આ રીતે તમે સબસ્ટ્રેટ જોઈ શકો છો જે મેં આ રીતે લોડ કર્યું છે તેથી આ વિશે ચિંતા કરશો નહીં ફક્ત સમજો કે ત્યાં સબસ્ટ્રેટ ધારક છે જે આના જેવો દેખાય છે ઠીક છે પછી ત્યાં એક શટર છે શા માટે આપણને શટરની જરૂર છે કારણ કે જ્યાં સુધી તમે તૈયાર ન થાઓ કે આ ઓગળી ગયું છે તમે શટર ખોલવા માંગતા નથી અથવા ક્યારે તમે પહોંચો આપણે તમને કહીએ કે તમે 500 નેનોમીટર જમા કરો જ્યારે તમે 500 નેનોમીટર આ શટર સુધી પહોંચો તો તમારે તેને બંધ કરવું જોઈએ આ શટર છે ખરું શટર તેનો અર્થ એ છે કે તે બંધ કરશે તે સામગ્રીને વધુ જમા કરાવવા માટે બંધ કરશે કારણ કે જો હું શટરને દબાણ કરું તો સામગ્રી શટર પર જમા થશે તે પહોંચશે નહીં તે સબસ્ટ્રેટ સુધી પહોંચશે નહીં જો હું શટર ખોલીશ તો ફક્ત સામગ્રી જ સબસ્ટ્રેટ સુધી પહોંચશે બરાબર ને માફ કરશો હવે તમે જે અન્ય વસ્તુઓ જુઓ છો તે એ છે કે E બીમ બાષ્પીભવન અહીંથી થાય છે ત્યાં સ્રોત છે ત્યાં એક ચુંબક છે અને આ ચુંબક આ ચોક્કસ વિસ્તારમાંથી E બીમ આવવાનું કારણ બનશે તેથી ચાલો આપણે અહીંથી જોઈએ કે તે આ ચોક્કસ વિસ્તારમાંથી E બીમનું કારણ બનશે અને તે માફ કરશે કારણ કે E બીમ ચોક્કસ વિસ્તારનું બાષ્પીભવન કરે છે અને તે આ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે સ્રોત પર બરાબર અને આની નીચે આ સામગ્રી નીચે અહીં ઠંડક વિસ્તાર છે તમે અહીં જે શક્તિની માત્રા જોઈ રહ્યા છો તે ટર્બો મોલેક્યુલર છે જો તમે સ્પષ્ટ રીતે જોશો તો તે ચેમ્બર સાથે જોડાયેલ છે તેથી તે હવાને ચૂસી લેશે અને શૂન્યાવકાશ બનાવશે તેથી જ્યારે હું દરવાજો ખોલું છું ત્યારે તે આના જેવો દેખાય છે અહીં એક સ્ફટિક ક્રિસ્ટલ crystal છે જેને ક્રોસ ક્રિસ્ટલ માઇક્રોબેલેન્સ કહેવામાં આવે છે તે સમજવા માટે વપરાય છે કે સ્થિતિ કેટલી કરવામાં આવી છે ક્વાર્ટઝ ક્રિસ્ટલ માઇક્રોબેલેન્સ ઠીક છે ક્વાર્ટઝ પાસે એક પ્રોપર્ટી છે તેને પાઇઝોઇલેક્ટ્રિક પ્રોપર્ટી કહેવાય છે તેનો અર્થ એ છે કે જ્યારે આપણે દબાણ લાગુ કરીએ છીએ ત્યાં વોલ્ટેજમાં ફેરફાર થાય છે ત્યારે આપણે આ પ્રોપર્ટી નો ઉપયોગ ફિલ્મની જાડાઈ શું છે તે સમજવા માટે કરી શકીએ છીએ અને જ્યારે જાડાઈ પહોંચી જાય ત્યારે આપણે સિસ્ટમનો પ્રોગ્રામ કરી શકીએ કે શટર બંધ થઈ જશે જ્યારે આ ચોક્કસ ફિલ્મ ફિલ્મની જાડાઈ સુધી પહોંચે છે અથવા આપણી ઇચ્છિત જાડાઈની ફિલ્મ શટર સુધી પહોંચી ગઈ છે બરાબર તેથી ફિલ્મની જાડાઈ કેટલી સારી રીતે જમા કરવામાં આવી છે તે સમજવા માટે સામાન્ય રીતે E બીમ બાષ્પીભવન કરનાર અથવા PVD માં Q સેમી અત્યંત મહત્વપૂર્ણ સાધન છે તેથી એમ કહીને હવે તમે લોકો ફિઝિકલ વેપોર ડીપોઝીશન જાણો છો ખરું તો અત્યાર સુધી આપણે શું જોયું છે એક થર્મલ ઓક્સિડેશન 2 થર્મલ બાષ્પીભવન બરાબર 3 E બીમ બરાબર થર્મલ બાષ્પીભવન અને E બીમ બાષ્પીભવનનો ઉપયોગ કરીને આપણે મેટલ જમા કરી શકીએ છીએ આપણે સેમિકન્ડક્ટર જમા કરી શકીએ છીએ આપણે ઇન્સ્યુલેટર જમા કરી શકીએ છીએ ત્યાં દરેક તકનીકની દરેક ખામી છે જે તકનીક 2 અને તકનીક 3 છે જે આપણે થર્મલ ઓક્સિડેશન સાથે જોઈ છે આપણે સિલિકોન ઉગાડી શકીએ છીએ ડાયોક્સાઇડ અથવા SiO2 બરાબર સિલિકોન ડાયોક્સાઇડ આટલું બધું આપણે જોયું છે આપણે આ કેમ જોયું છે કારણ કે MOSFET બનાવવાના ચોક્કસ બિંદુએ આપણે ધાતુ જમા કરવી પડશે આપણે સિલિકોન ડાયોક્સાઈડ ઉગાડવો પડશે આપણે જુદા જુદા ઇન્સ્યુલેટર ઉગાડવા પડશે અને તેથી જ આપણે ઘણી તકનીકો જોઈ રહ્યા છીએ જે ઉપલબ્ધ છે કે અમે MOSFET માટે પ્રક્રિયા ડિઝાઇન કરી શકીએ અને જો તમે આ સાધનો જાણો છો પછી આપણે જાણીએ છીએ કે આપણે કઈ પ્રકારની વાનગીઓનો ઉપયોગ કરી શકીએ છીએ ઠીક છે તેથી તે તમને શીખવવાનું કારણ છે કે ફિઝિકલ વેપોર ડીપોઝીશન શું છે અને આપણે MOSFETs માટે ભૌતિક શરીરની સ્થિતિનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ ઠીક છે તેથી હું આ ચોક્કસ સમયે મોડ્યુલ પૂર્ણ કરીશ અને તે જ વ્યાખ્યાન માટે આગામી મોડ્યુલમાં આપણે શું જોઈશું આપણે એક વધુ ફિઝિકલ વેપોર ડીપોઝીશન ટેકનિક જોઈશું જેને સ્પટરિંગ કહેવામાં આવે છે અને પછી આપણે કેમિકલ વેપોર ડિપોઝિશન તરફ જઈએ છીએ જ્યાં આપણે ખરેખર સમજીએ છીએ કે આપણે કેમિકલ વેપોર ડિપોઝિશનનો ઉપયોગ કરીને વિવિધ સામગ્રી કેવી રીતે જમા કરી શકીએ તમે કેમિકલ વેપોર ડીપોઝીશન એ રીતે જોયો છે કે તમે સિલિકોનને પાણીની વરાળ સાથે પ્રતિક્રિયા આપતા જોયા છે ખરા Si 2H2O SiO2 2H2 બરાબર આપણે વેટ ઓક્સિડેશનમાં જોયું છે જે LPCVD પણ છે જે લો પ્રેશર કેમિકલ વેપોર ડીપોઝીશન પણ છે તેથી તમે સમજો છો કે આ તકનીકને સમજવું મુશ્કેલ નથી મુદ્દો એ છે કે આપણે આ ટેકનિક જાણવી જોઈએ તેથી કે આપણે તેનો ઉપયોગ ઉપકરણોની વાસ્તવિક બનાવટમાં કરી શકીએ બરાબર તેથી હું તમને આગળના વર્ગમાં મળીશું તમે આ ખાસ વસ્તુ વાંચી કે જે મેં તમને આજે કહ્યું છે કે આ વ્યાખ્યાનને ફરી એક વાર સમજો ખરા ફરી એકવાર બધા લેક્ચર્સને સમજો અને તમે મને પ્રશ્નો પૂછો એકવાર આપણે લેક્ચર પર પહોંચીએ જેમાં MOSFET કેવી રીતે બનાવ્યું છે તે હું તમને બતાવી શકું તે પછી જો તમે ન સમજો તો તમે મને પ્રશ્નો પૂછો બરાબર ત્યાં સુધી તમે ફરી એકવાર ધ્યાન રાખો કે મેં આજે તમને જે વસ્તુઓ શીખવી છે તે જુઓ તે ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે જે તમારી ફિઝિકલ વેપોર ડીપોઝીશન છે અને જલદી આપણે આગામી વર્ગમાં મળીશું હું તમને સામગ્રી જમા કરવાની યાંત્રિક રીત બતાવવાનું શરૂ કરીશ અને તે તમારો સ્પુટરિંગ છે બરાબર સ્પુટરિંગ અર્થ શું છે બરાબર પછી તમે કાળજી લો હું તમને આગામી વર્ગમાં જોઈશ બાય